એનિમલ સેલ કલ્ચર વ્યાખ્યાન શ્રેણીમાં ફરી થી આપ નું સ્વાગત છે તેથી પાછલા અઠવાડિયે જો તમને યાદ હોય તો આપણે પુખ્ત ચેતાકોષીય સંવર્ધન માટે કેવી રીતે સિસ્ટમ બનાવી શકીએ તે માટે ના પ્રથમ સ્તર વિશે વાત કરી હતી તેથી સપ્તાહ 6 માં આપણે તે ચાલુ રાખીશું અને વિવિધ મુદ્દાઓ વિવિધ પડકારો અને કઈ આધુનિક તકનીકો આપણે ઉપયોગ કરી શકીએ છીએ તેની ચર્ચા કરીશું હકીકતમાં આ અઠવાડિયે તેમજ આવતા અઠવાડિયામાં આપણે આમાંની કેટલીક વર્તમાન તકનીકીઓ પર ધ્યાન કેન્દ્રિત કરીશું કે જેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અહીં આપણે ચેતાકોષ ના ઉદાહરણો લઈ રહ્યા છીએ કારણ કે આ સૌથી વધુ જટિલ અને સૌથી કંટાળાજનક વસ્તુ છે પરંતુ જો તમે આ કોષો પર અટકી શકો તો મૂળભૂત બાબતો સમાન રહે છે કોઈપણ અન્ય કોષના પ્રકાર માટે તમે ખરેખર તેનું ભાષાંતર કરી શકો છો આ જ કારણ છે કે હું એક પ્રકારની કાળજી રાખું છું કારણ કે ન્યુરોનલ કોષોનું સંવર્ધન કરતી વખતે તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે પ્રથમ સમસ્યા એ છે કે તેઓ સંવર્ધન ડીશ માં અત્યંત પડકારજનક પુનર્જીવિત ક્ષમતા ધરાવે છે પછી ભલે તમે તેમને પુનર્જીવિત કરી શકો તો પણ કેવી રીતે સારી ન્યુરોનલ મોર્ફોલોજી પુનર્જીવિત થશે તે પડકારનો બીજું સ્તર છે ત્રીજા સ્તરના પડકારો આ કોષો અનન્ય જોડાણ ધરાવે છે જેના આધારે તેઓ આજુબાજુ સાથે વાતચીત કરે છે તેમની આસપાસ તમે કેવી રીતે તે કનેક્ટિવિટી પાછી મેળવી શકો છો જો તમને યાદ હોય તો એક સ્લાઇડમાં આપણે તેનો ઉલ્લેખ કર્યો છે કે આપણે તેમને કેવી રીતે નમૂના પ્રમાણેનું બનાવી શકીએ પછી પણ જો તમે આ ભાગમાં જાવ તો તમારે ખાતરી કરવી પડશે કે આ કોષો વિદ્યુતીય રીતે સક્રિય છે તો તમે કેવી રીતે ખાતરી કરો કે આ કોષો સંવર્ધન માં વિદ્યુતીય રીતે સક્રિય છે તેથી ત્યાં ઘણી સમસ્યાઓ છે તેથી જ્યારે આપણે ઈન વિટ્રો પ્રણાલી માં વિકાસ કરી રહ્યા છીએ ત્યારે ધ્યાનમાં રાખવું જોઈએ કે આ પરિબળો ધ્યાનમાં લેવામાં આવી રહ્યા છે જેથી તમને પુખ્ત અથવા ગર્ભની સ્થિતિની શોધ અને અનુકરણ કરવા માટે એક મજબૂત મોડેલ મળે તેથી સપ્તાહ 5 ના છેલ્લા વ્યાખ્યાન માં ખરેખર એક ફ્લિપ હતું જો તમને યાદ હોય તો આપણે જ્યાં પૂરું કર્યું હતું તે અહીં મને થોડું સન્ક્ષિપ્ત કરવા દો તેથી આ તે છે જે આપણે અલ્ઝાઇમર રોગ સામે દવા ના સંભવિત ઉમેદવારની તપાસ માટે પુખ્ત હિપ્પોકેમ્પલ ન્યુરોન્સ ના 3D પેટર્ન નેટવર્ક ને નિશાન બનાવી રહ્યા છી આ અલ્ઝાઇમરની બીમારી છે અહીં એક ટેસ્ટ કેસ છે મારો મતલબ છે કે તમે તેને પાર્કિન્સન કહી શકો તે કિસ્સામાં તમારી હિપ્પોકેમ્પલ ન્યુરોન સંવર્ધન નોંધપાત્ર નાયગ્રા બની જશે અથવા તમે લિવર કોષ ના સંવર્ધન નું ઉદાહરણ લઇ શકો છો રોગ બદલાશે અથવા તમે સ્વાદુપિંડ ના કોષ સંવર્ધન કહી શકો છો કે પરિસ્થિતિઓ બદલાઈ રહી છે પરંતુ દિવસના અંતે વ્યક્તિએ જે સમજવું જોઈએ કે આમાંની મોટાભાગની વસ્તુઓ સ્વ એકત્રિત પેટર્ન 3D માળખું છે બે ત્રણ વસ્તુઓ છે જે સ્વ એકત્રિત છે કારણ કે કુદરતના પોતાના પાલખના મૂળ છે અને ત્રિ પરિમાણીય માળખું બનાવે છે બીજું તે ત્રિ પરિમાણીય છે ત્રીજું તે ત્રિ પરિમાણીય ભૂમિતિ છે જે ગતિશીલ છે તે વધે છે જો ત્યાં અનિયંત્રિત વૃદ્ધિ હોય તો તેને ગાંઠ કહેવામાં આવે છે અથવા કેન્સર અને આ ત્રિ પરિમાણીય ભૂમિતિ તેના તમામ ભાગ સાથે અરસપરસ વાત કરે છે તેથી તે એક આંતરિક સંચાર ચેનલ છે જે કોષને ધ્યાનમાં લીધા વગર થઈ રહી છે તે આગળ આ ત્રિ પરિમાણીય એસેમ્બલી ગમે તે સ્વરૂપે માં હોય તે મગજમાં હોય તે સ્વાદુપિંડ માં હોય તે લીવર માં હોય તે ફેફસામાં હોય શકે તે અન્ય સિસ્ટમો જેમ કે એન્ડોથેલિયલ સિસ્ટમ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી રહ્યું છે જે રક્ત પુરવઠો પૂરો પાડે છે અને તે નર્વસ સિસ્ટમ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી રહી છે જે તેની જરૂરી પ્રેરણા આપી રહી છે કે તેની સાથે કેવી રીતે પ્રતિક્રિયા કરવી એન્ડોક્રાઇન સિસ્ટમ તેની આસપાસના અન્ય પ્રકારો સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે તેથી ટૂંકમાં ભવિષ્ય શું છે જો તમે મને પૂછો કે ખરેખર આ બધા માહિતીના આધાર ક્યાં છે અને આપણને આ તમામ અભ્યાસ ક્યાં લઈ જઈ રહ્યા છે હું તમારા માંના એક માટે શેર કરવા જઈ રહ્યો છું તમારા માંથી કોઈ એકે મને વિનંતી કરી હતી કે મેં તે મોકલ્યું નથી પરંતુ હું તે ખૂબ જલ્દી અપલોડ કરીશ આ બધી બાબતોના નિર્ણાયક ભાગોમાંથી એક કે જે આપણે ડીશમાં સિસ્ટમ તે એક નાનો પ્રોટોટાઇપ કદાચ બે પરિમાણમાં અને ભવિષ્યમાં ત્રિ પરિમાણમાં ફરીથી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેથી એક રીતે આપણી પાસે એક લઘુચિત્ર પરીક્ષણ પટ્ટી હોવી જોઈએ જે મારા શબ્દને ચિહ્નિત કરે છે જે સમગ્ર સિસ્ટમ ની ઓછામાં ઓછી હસ્તાક્ષર ધરાવે છે તે પ્રતિનિધિ હસ્તાક્ષર જેવું છે જે કહે છે કે xl અથવા x ન્યુરોન તેના સંપૂર્ણ સંદર્ભમાં આ વસ્તુઓ કરે છે પરંતુ અહીં મારી પાસે એક નાનો પ્રોટોટાઇપ છે જે આ દરો નક્કી કરી શકે છે જે ઓછામાં ઓછા કાર્યોને મર્યાદિત કરે છે તેથી ચેતાકોષના કિસ્સામાં આવા ન્યુરોન્સ એકદમ લઘુત્તમ કાર્યને મર્યાદિત કરે છે આ ચેતાકોષો વિદ્યુતીય રીતે સક્રિય હોવા જોઈએ અને ફાયર થવું જોઈએ જો તેઓ ફાયર કરવામાં નિષ્ફળ જાય તો આ સંવર્ધન નો કોઈ ઉપયોગ નથી તેથી બીજા શબ્દોમાં તેઓ ઇલેક્ટ્રો ટ્રાન્સમીટર્સ નું સંશ્લેષણ કરવાનું અને ટ્રાન્સમીટર્સને ડિસ્ચાર્જ કરવાનું તેમનું કાર્ય કરવા માટે સક્ષમ હોવા જોઈએ અને ત્યાંથી વિદ્યુત આવેગને એક ચેતાકોષથી બીજા ચેતાકોષ સુધી લઈ જવાની પરવાનગી આપે છે અને જો આપણે એવી રીતે લઘુચિત્ર કરી શકીએ કે તે માર્ગને અનુસરે છે તે સિવાય પણ સમસ્યા વધુ જટિલ બની જાય છે અને આ મુદ્દાઓ છે જેની મેં ખરેખર ચર્ચા કરી નથી ઉદાહરણ તરીકે ચેતાકોષો સ્તર 1 સ્તર 2 સ્તર 3 સ્તર 4 માં પડેલા છે તેથી તે કંઈક આવું છે ફક્ત એક મુદ્દો ઉમેરો આપણે છઠા અઠવાડિયા અને વ્યાખ્યાન 1 માં છીએ W 6 L 1 તેથી હું શું કહેવા માંગતો હતો ઉદાહરણ તરીકે આ ચેતાકોષો આ પ્રકારે બેઠેલા છે હું એક બોક્સ દોરું છું જે તમને બરાબર રીતે સમજવામાં બરાબર મદદ કરશે તેથી આ એક ત્રિ પરિમાણીય માળખું છે જે મગજ કેવી રીતે છે તે દર્શાવે છે તે તમારી x અક્ષ છે આ તમારી y અક્ષ છે અને આ તમારી ઉંચાઈ અથવા z અક્ષ છે હવે તેઓ જે રીતે ગોઠવાયા છે તે કંઈક આ પ્રમાણે હશે તેથી ઉદાહરણ તરીકે એક સ્તરમાં એક ચેતાકોષ તેથી આ અહીં એક સંપર્ક બનાવી રહ્યો છે આ એક વધુ સંપર્ક અહીં બનાવી રહ્યો છે કદાચ નજીકમાં બીજો એક સ્તર સીધો જઈને અહીં સંપર્ક કરશે આ નજીકમાં બેઠેલો બીજો ન્યુરોન ક્રિસ ક્રોસ બનાવે છે અને અહીં સંપર્ક કરે છે આપણે ફક્ત જોઈએ છીએ જટિલતા પર અને માત્ર એક નાના વિભાગમાં હું જટિલતા મૂકી રહ્યો છું હવે કલ્પના કરો કે ખરેખર 3 ડી નેટવર્ક ખરેખર કેવું દેખાશે તેથી તમે જોશો કે જો આપણે તેમને અલગ અલગ સ્તરોની જેમ સીમાંકિત કરવાનો પ્રયાસ કરીએ ઉદાહરણ તરીકે આ સ્તર 1 છે આ સ્તર 2 છે આ સ્તર 3 છે તેથી હવે જ્યારે આપણે કોઈ નેટવર્ક વિશે વાત કરીએ ત્યારે આપણું કોઈ નિયંત્રણ હોતું નથી કે શું સ્તર 1 સ્તર 3 સાથે સંપર્ક કરી રહ્યું છે અથવા સ્તર 1 સ્તર 3 સાથે સ્તર 2 સાથે સંપર્ક કરી રહ્યું છે સ્તર 2 અને સ્તર 3 બંને સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવી તેથી જ્યારે આપણે ત્રિ પરિમાણીય નેટવર્ક વિશે વાત કરીએ છીએ ત્યારે તે વિપરીત હશે જ્યારે આપણે 2D નેટવર્ક વિશે વાત કરીએ છીએ જ્યાં તે ખૂબ જ સરળ છે ઉદાહરણ તરીકે હું આની જેમ એક પેટર્ન બનાવવા માંગુ છું તેથી હું અંડાકારની પેટર્ન બનાવી શકું છું જેમ કે આપણે આના જેવી પેટર્ન બનાવી શકીએ છીએ ઉદાહરણ તરીકે ચોરસ પેટર્ન આપણે ટૂંક સમયમાં આ પ્રકારની પેટર્ન ભૂમિતિમાં આવીશું અને હું તમને આ અઠવાડિયે નહીં અને આગામી અઠવાડિયા માં તમને કેટલાક વિડિઓઝ આપીશ તેથી તમે ચોરસ પેટર્ન બનાવી શકો છો જે તમે ઘણી બધી પેટર્ન બનાવી શકો છો અને તે પેટર્ન બનાવવી તુલનાત્મક રીતે દ્વિ પરિમાણીય માળખા માં બનાવવામાં સરળ છે ત્રિ પરમાણીય પેટર્ન ની સરખામણીમાં દ્વિ પરિમાણીય માળખામાં તુલનાત્મક રીતે સરળ છે અને શા માટે આ 3 ડી પેટર્ન છે તેથી મહત્વનું એ છે કે એક સ્તરથી તે બીજા સ્તર સાથે કેવી રીતે ક્રોસ ટોકિંગ કરે છે તે હજુ પણ અમારા માટે ઈન વિટ્રો સેટઅપ માં પડકારવું એક મુશ્કેલ સમસ્યા છે અને આ બાબતોથી કોઈ ફરક પડતો નથી કે તમારી પાસે ખાસ કરીને અહીં બેઠેલા ન્યુરોન્સની શ્રેણી હોઈ શકે છે ન્યુરોટ્રાન્સમીટર પ્રકાર તમારી પાસે અન્ય ન્યુરોટ્રાન્સમીટર પ્રકારો અથવા કેટલાક મિશ્રણથી અહીં ક્યાંક બેસીને બીજો સેટ હોઈ શકે છે તેથી આ પ્રકારની ક્રિયાપ્રતિક્રિયાઓ અંતે સિસ્ટમ ની ભૌતિક વિશેષતાઓ નક્કી કરે છે અને જો તમે ખરેખર સિસ્ટમના ભૌતિકતાને સમજવા માંગો છો તો કોઈએ ખરેખર આ મોડેલોને ઇન વિટ્રો સેટઅપમાં ફરીથી બનાવવું પડશે તેથી આમાંના કેટલાક મૂળભૂત દાખલાઓને ધ્યાનમાં રાખીને મને છેલ્લા વ્યાખ્યાન માં આપણે ક્યાં પૂરું કર્યું હતું તે પસંદ કરવા દો તેથી છેલ્લા વ્યાખ્યાન માં જો તમને યાદ હોય તો આ તે છે જ્યાં આપણે હતા ત્યાં આપણી પાસે પુખ્ત હિપ્પોકેમ્પલ વિભાજીત કોષો હતા જેમાં ચેતાકોષો હોય છે અને ચેતાકોષની અંદર ગ્લિઅલ કોષો હોય છે તમારી પાસે પિરામિડલ કોષો હોય છે તમારી પાસે ઇન્ટરન્યુરોન હોય છે તમારી પાસે એસ્ટ્રોગ્લિયા અથવા એસ્ટ્રોસાયટ્સ અથવા ઓલિગોડેન્ડ્રોસાયટ્સ હોય છે હવે જ્યારે તમારે વાસ્તવિક જીવનમાં સંવર્ધન બનાવવું હોય ત્યારે આ કોષો બધા એકસાથે બેઠા હોય છે તેથી જો તમે નેટવર્ક જોશો તો તમારી પાસે છે નેટવર્ક કંઈક આ પ્રકારનું હશે તેથી આ નેટવર્કની અંદર હવે હું રજૂ કરું છું તેથી જો તમે કલ્પના કરો કે આ નેટવર્કની અંદર 3D નેટવર્ક છે તો તમારી પાસે ઓલિગો હશે જે આ રીતે બેઠા છે જે આને માઇલિનેટ કરશે હવે અહીં જટિલતાને સમજવાનો પ્રયાસ કરો અને પછી આપણે વાત કરીશું કે આપણે કેવી રીતે અલગ થવાના છીએ આ કોષોમાંથી આ ઓલિગો છે આ ઓલિગો મેલીનેશન પ્રક્રિયામાં સામેલ છે તેથી તમારામાંથી જેઓ નર્વસ સિસ્ટમ માં માયલિનેશન પ્રક્રિયાથી વાકેફ નથી માત્ર તેમને સંક્ષિપ્ત વિચાર આપવા માટે તેથી અહીં તમારી પાસે ક્લાસિક ન્યુરોન છે અને જ્યારે પણ આપણે ચેતાકોષ દોરીએ છીએ ત્યારે આપણે તેને આ રીતે દોર્યા છે તેથી તમે પાઠ્યપુસ્તકમાં જોયું હશે કે તેમની પાસે આ પ્રકારની તસવીર છે અને બંને બાજુઓ જાણે કે ચેતાક્ષ સાથે તમારી પાસે માળખા જેવી સ્લીવ છે સ્ટ્રક્ચરની જેમ આ સ્લીવ છે જે તેને માયલિનેશન અથવા માયેલિન શીથ તરીકે લખવામાં આવશે અને અહીં વચ્ચે તમે તેનાથી વિપરીત રેનવીયર ની લેખિત ગાંઠો જોશો તેથી આ એક ઉત્તમ ન્યુરોન છે જે પેરિફેરલ નર્વસ સિસ્ટમ માં છે તેનાથી વિપરીત જો તમને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં ન્યુરોન દેખાય તો જો તમે દોરો તો જો હું હિપ્પોકેમ્પસ ની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં પિરામિડલ ન્યુરોન દોરું છું જેમાં કોષની જેમ પિરામિડ હોય છે અહીં પ્રક્રિયાઓ અહીં ન્યુક્લિયસ છે હા મને બીજું દોરવા દો કે હું માયલિનેશન પેટર્ન બતાવવા માટે વધુ અર્થપૂર્ણ નથી તેથી વચ્ચે ક્રોસ સેક્શનની વચ્ચેથી જો તમે ક્યારેય મગજની સ્લાઇસ કાપો અને લો અથવા હિપ્પોકેમ્પસ લો તો તમે કોશિકાઓની શ્રેણી જોશો જે હું હવે વાદળી રંગથી બતાવી રહ્યો છું તેઓ બહુ નાના ધ્રુવીય કોષની જેમ બેઠા હશે આ હું બહુ મોટા ધ્રુવીય પ્રકાર ના કોષો દોરવાનો છું અને તેઓ આ રીતે ગોઠવવામાં આવશે હું તમને બતાવવા માટે ફક્ત બે કોષોનું ઉદાહરણ લઈ રહ્યો છું પરંતુ આ વધુ જટિલ હોઈ શકે છે તમે જોઈ રહ્યા છો કે તે શું કરી રહ્યું છે જાણે કે આ વાદળી રંગના કોષો એક સમાન માળખું બનાવી રહ્યા છે જેમ તમે અહીં જુઓ છો તેથી આ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ન્યુરોનમાં તમે જે જુઓ છો તે માયલિનેશન નું એક સ્વરૂપ છે માયલિનેશન શું છે તેથી આપણે એ હકીકતથી વાકેફ છીએ કે ચેતાકોષો વિદ્યુત આવેગ વહન કરે છે હવે જ્યારે તેઓ કોઈપણ અન્ય દોરીની જેમ વિદ્યુત આવેગ વહન કરે છે અથવા ગમે ત્યાં તમે તેની વચ્ચે ઇન્સ્યુલેશન મૂકો છો કારણ કે નહીંતર જો તમે ગરદન પાસે સ્પર્શ કરો છો જ્યાં તમને આંચકો લાગશે અને ટૂંકા થશો કારણ કે વિદ્યુત પ્રવાહ તમારા શરીરમાંથી પસાર થવાનું શરૂ કરશે અને તે સમારકામ ન થઇ શકે તેવા નુકસાનનું કારણ બની શકે છે તેથી તેવી જ રીતે જ્યારે ચેતાકોષો તે વિદ્યુત આવેગ વહન કરે છે ત્યારે તેઓ આસપાસના ચેતાકોષને પ્રભાવિત કરી શકે છે જે તેની બાજુમાં છે તેથી આજુબાજુના ચેતાકોષને પ્રભાવિત ન કરવા માટે જેમ કે જે સિગ્નલ ઉત્પન્ન થઈ રહ્યું છે તે સિગ્નલ વફાદારી અકબંધ રહે છે અને તે આ કોષો દ્વારા મુસાફરી કરે છે તે આપણું ઇન્સ્યુલેટેડ આવરણ છે અને તે ઇન્સ્યુલેશન ને માયેલિન શીથ કહેવામાં આવે છે તે એક પ્રોટીન છે જે શરીરના બે અલગ અલગ સ્થળોએ બે અલગ અલગ પ્રકારના કોષો દ્વારા સ્ત્રાવ થાય છે તેથી મારે તમને આ વિચાર આપવો પડશે કારણ કે આ રીતે આ બધા શબ્દો આપણે અર્થપૂર્ણ બનાવીશું અને જ્યારે તમે નિર્ધારિત સિસ્ટમ વિશે યોગ્ય રીતે વાત કરો ત્યારે આ આખી વસ્તુ કેવી રીતે ગોઠવાય છે તેની તમે પ્રશંસા કરી શકશો તેથી તમને આ સંક્ષિપ્ત વિચાર આપ્યા પછી હું આ વ્યાખ્યાન માં શું કરીશ કારણ કે હવે આપણે આ ઓલિગોડેન્ડ્રોસાઇટ એસ્ટ્રોગ્લિયા સાથે કામ કરી રહ્યા છીએ અને પછી એકવાર તમે આ બધી બાબતોનું કાર્ય જાણી લો પછી હું તેમને કેવી રીતે અલગ કરી શકું અને કેવી રીતે ફરીથી રજૂ કરી શકું તે નક્કી કરીશ આ બધી બાબતો સિસ્ટમમાં છે તેથી પ્રથમ વસ્તુ જે આપણે આ વ્યાખ્યાન માં નહિ કરીએ તે પછીના વ્યાખ્યાન માં આપણે વાત કરીશું કે વાસ્તવિક જીવનમાં કોષ કેવી રીતે માઇલિનેટેડ થાય છે અને જો તમારે કોષ સંવર્ધન મોડેલ બનાવવું હોય તો તમે તેને કેવી રીતે પાછું મેળવી શકો અથવા તમે કેવી રીતે કોષને ફરીથી રજૂ કરી શકો કે આવું માયલિનેશન થાય છે કે નહીં કારણ કે ન્યુરોનલ કોષ તેના મેલીનેશન વગર વિદ્યુત સિગ્નલને લાંબા અંતર સુધી લઈ જઈ શકશે નહીં તે ખોવાઈ જશે કારણ કે તેની ઉપર કોઈ આવરણ નથી અને તમે જે સર્વર મોડેલ બનાવશો તે આ પ્રકારના માયલિનેશન આવરણ વગર અપૂર્ણ અથવા અસંગત રહેશે તેથી હું આ અહીં પૂરું કરી રહ્યો છું આગળના વ્યાખ્યાન માં આપણે આ પુખ્ત હિપ્પોકેમ્પલ ડિસોસિએટેડ કોષ ને લક્ષ્ય બનાવીએ તે પહેલા માયલિનેશન સમસ્યા અને ઇન વિટ્રો સેટઅપ થી શરૂ કરીશું અને તેમને કેવી રીતે અલગ કરી શકાય કારણ કે આ ધીમે ધીમે આપણને કોષ વિભાજન પરિમાણો પર લઈ જશે અને આપણે ખરેખર આ સમસ્યાને કેવી રીતે નિશાન બનાવી શકીએ આપ સૌનો આભાર